વીજભાર વિતરણ ને કારણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન II રીંગ અને વીજભારનું ગોળાકાર કવચ પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે નિશ્ચિત લાઇન ચાર્જના સ્થિતિમાનની ગણતરી કરી અને પછી લિમિટ L થી અનંત તરફ જતા હોય ત્યારે ગણતરી કરીએ આ વ્યાખ્યાનમાં આપણે ત્રિજ્યા r ની એક વીંટી લઈએ છીએ અને તેના z અક્ષ પર અંતરની સ્થિતિમાનની ગણતરી કરીએ ઇલેક્ટ્રિક ક્ષેત્રની ગણતરીની તુલનામાં આ ગણતરી કે જે આપણે પહેલાના કેટલાક વ્યાખ્યાનમાં કરેલી તે ખૂબ સરળ છે Vzdq4π0r તે 4π0દ્વારા વહેંચાયેલ નાના ચાર્જથી કેટલાક અંતરથી વિભાજિત થાય છે અને આ ચોક્કસ કેસ માં ગણતરી ખૂબ જ સરળ બની જાય છે કારણ કે આ બધા નાના ચાર્જિસથી જે અંતર પર લઉ છું તે આ રીંગ પર અક્ષ પરના આપેલા બિંદુઓ માટે સમાન છે અને તે અંતર Vzdq4π0z2R2 જ્યાં r એ રીંગની ત્રિજ્યા છે તેથી આ સંકલન ખરેખર z અને r પર આધારિત નથી તે ફક્ત dq પર આધારિત છે તેથી તે Vz14π0Qz2R2લખી શકાય છે જ્યાં Q રિંગ પરનો કુલ ચાર્જ છે તમારા અસાઇનમેન્ટમાં હું તમને Z દિશામાં ઇલેક્ટ્રિક ક્ષેત્રની ગણતરી કરવા માટે આ Z દિશામાં સ્થિતિમાનના ગ્રેડીયેંટ અથવા ગ્રેડીયેંટના z ઘટકને લેવાનો દાખલો એટલે કે સમસ્યા આપીશ Ez ∂V∂x Vzdq4π0rdq4π0z2R214π0Qz2R2 આનો ઉપયોગ કરીને હવે હું ચાર્જના શેલને કારણે સ્થિતિમાનની ગણતરી કરીશ તેથી આ ત્રિજ્યા R નો ચાર્જનો શેલ છે અને એકમ ક્ષેત્રફળ દીઠ વહન કરે છે એટલે કે ક્ષેત્રફળ તેમ છતાં તમે જવાબ પહેલાથી જ જાણતા હશો આ તમને જરૂરી ગણતરીઓ અથવા સંકલન કરવા માટે થોડી પ્રેક્ટિસ આપશે તમે સ્થિતિમાનની ગણતરીઓ જાણો છો તેથી અનુકૂળતા માટે હું Z અક્ષ પરની સ્થિતિમાનની ગણતરી કરું છું જો કે ગોળાકાર સપ્રમાણતા હોવાને કારણે સ્થિતિમાન આજુબાજુ સમાન અંતર પર સમાન જ બનશે તેથી પછીથી હું આ Z ને r દ્વારા બદલી શકું છું જ્યાં r કેન્દ્રથી અંતર દર્શાવે છે તેથી આ ત્રિજ્યા R છે અને હું કેન્દ્રથી અંતર z પર સ્થિતિમાનની ગણતરી કરી રહ્યો છું હું ગોળાકાર ધ્રુવીય યામ નો ઉપયોગ કરીશ જો હું અહીં ચાર્જની રીંગને ખુણા પર રાખુ છું તો પછી હું જાણું છું કે આ રીંગ મને સ્થિતિમાન dV આપે છે જે આ રિંગ પર ચાર્જ જેટલું જ છે આપણે આની ગણતરી કરી છે dV14π0 X રીંગથી અંતર રિંગના ઘેરાવા થી આ અંતર z R છે dV14π0dQz Rcos θ2R2sin212 14π0σdsz2R2 2zRcosθ અહીં ચાર્જની કિંમતσds થાય છે પાછલા લેકચરમાંથી યાદ કરો કે dSR2dcosθdϕ હું ફક્ત તે દર્શાવવા માંગું છું કે વોલ્યુમ ઇન્ટિગ્રલ સાથે આ dV ને લીધે મૂંઝવણમાં મૂકાશો નહીં આ સ્થિતિમાન છે dV14π0R2dcosθdϕz2R2 2zRcosθ સાવધાનીની વાત એ છે કે મેં આ dϕ અહીં લખેલ છે પરંતુ dQ માટે મેં રિંગ પર ચાર્જ લખ્યો છે તેથી ખરેખર મારે પહેલાથી આ ϕ સંકલન હાથ ધરવું જોઈએ કારણ કે આ રીંગ પરના કુલ ચાર્જને દર્શાવે છે મેં આ સ્પષ્ટ રીતે અહીં લખ્યું છે તે બતાવવા માટે કે આ સંકલન થઈ શકે છે કારણ કે સંકલનમાં કોઈ ϕ નથી તેથી ખરેખર મારે સાચું લખવું જોઈએ ચાલો હું dV14π0R2dcosθdϕz2R2 2zRcosθ ને સુધારીશ આ ફક્ત તમને કહેવા માટે છે કે આ dϕ ખરેખર જરૂરી નથી dϕ સંકલન મેળવવા મારે રીંગ પરના કુલ ચાર્જની ગણતરી પહેલાથી કરી લેવી જોઈએ તેથી રિંગનું કુલ ક્ષેત્રફળ 2πR2d અને તેથી z અંતર પાસે આવેલું ખરેખર સ્થિતિમાન V નીચે પ્રમાણે લખેલું છે 2πz2R2 2zRcosθ તેથી તેનો જવાબ લખીએ તો 2π ટર્મ કેન્સલ થઈ ગઈ છે અને માત્ર 2 રહી જાય છે VzR220 11dXz2R2 2zRX આ સંકલન ખૂબ જ સરળ છે અને હું આને નીચે મુજબ દર્શાવીશ VzR22π0X 12zRX2z2R2 2zRcosθ 11 આ 2 આ 2 સાથે રદ કરે છે આ R એકમાંથી રદ કરે છે અને મને અંતિમ સૂત્ર મળે છે VzσR20zzR z R તેથી મોડ્યુલસ z R અને અહીં મને મોડ્યુલ zR મળે છે આ પહેલેથી જ પોઝિટિવ ગુણવત્તા છે તે મારો જવાબ છે

2πz2R2 2zRcosθR220 11dXz2R2 2zRXσR20zzR z R તો ચાલો જોઈએ કે આ જવાબ શું છે આ જવાબ છે જો z R VzσR20zzR zR2σR220z4πR24π0zQ4π0z હવે હું z ને r દ્વારા બદલી શકું છું કારણ કે તે ખરેખર ગોળાકાર પ્રણાલી હોવાથી કોઈ વાંધો નથી તેથી VrQ4π0r અન્ય વિશે શું વિચાર્યું છે આ ગોળાની અંદર આ શેલની અંદર હું Z R કહેવા જઇ રહ્યો છું અને તેથી VzσR20zR Rz σR04πσR24π0R Q4π0R જે સૂચવે છે કે અંદર V ની કિંમત અચળ છે તેથી V કેવી રીતે બદલાય છે r સાથેનો V અને તે પછી Q4π0r ઉપર આવે છે આ થોડું સરળ હોવું જોઈએ કારણ કે આ અને આ મૂલ્ય અચળ છે આ મૂલ્ય Q4π0Rઅચળ છે તમે જોઈ શકો છો કે અંદરની સ્થિતિમાન સ્થિતિ અચળ છે અને તેથી તે ગ્રેડીયેંટ 0 છે તેથી અંદરનું ક્ષેત્ર 0 છે અને પછી 1r2 તરીકે બહાર તરફ જાય છે